નમસ્તે ક્લાઉડ કમ્પ્યુટિંગ છે તેથી આપણે તેનો અર્થ શું છે તે જોઈએ છીએ અને સમગ્ર બાબતની એકંદર ઝાંખી કરવાનો પ્રયાસ કરીએ છીએ તેથી તે આપણને તે સમજવામાં મદદ કરશે તે કેવી રીતે બને છે અને વસ્તુઓ કેવી રીતે ચાલે છે હવે વેબ સર્વિસ શું છે તેની ઘણી વ્યાખ્યાઓ છે જે તમને સાહિત્ય અને ઇન્ટરનેટ તરીકે વર્ણવેલ શોધાયેલ વ્યાખ્યાયિત કરવામાં સક્ષમ છે તેથી આ એક બહુમુખી વ્યાખ્યા છે તેથી તે શું કહે છે કે સોફ્ટવેર એપ્લિકેશનો જે URI દ્વારા ઓળખાય છે અને જેના ઇન્ટરફેસ બાઈન્ડીંગ્સ છે તે સક્ષમ છે જેથી તમે વ્યાખ્યાયિત કરી શકો તમે વર્ણન કરી શકો તમે શોધી શકો અને બધું XML આધાર લેંગ્વેજને રેખાંકિત કરી રહ્યું છે બરાબર જ્યારે તમે માઇક્રોસોફ્ટ કરવા માટે સંયુક્ત રીતે ફરીથી મળી શકે છે તેથી આ વિવિધ પ્રકારની વ્યાખ્યાઓમાંથી આપણે એક વસ્તુ જોઈ શકીએ છીએ કે એ છે તે એક XML આધારિત ઘટના છે બરાબર તેથી XML જેમ તમે જાણો છો તે વધુ ડેટા ટ્રાન્સફોર્મેશન લેંગ્વેજ એપ્લિકેશનને અન્ય એપ્લિકેશનો સાથે વાત કરવા માટે લાવવામાં પણ મદદ કરે છે બરાબર તેથી વસ્તુઓને જોવાની આ એક અલગ રીત છે જેઓ ક્લાયન્ટ સર્વર પ્રકારના પ્રોટોકોલ સાથે પહેરવેશ પહેરે છે જે વધુ ચુસ્તપણે બંધાયેલા છે આ વધુ ઢીલી રીતે બંધાયેલ છે અને એકબીજા સાથે ખૂબ જ સરળતાથી વાત કરી શકે છે અને જો તમે જુઓ છો જો હું વસ્તુઓના ઇતિહાસની ઉત્પત્તિ કહું તેથી આ વેબ સર્વિસને મદદ કરવા અથવા પ્રોત્સાહન આપવાના વિવિધ પાસાઓ છે જે ચોક્કસપણે સ્ટ્રક્ચર્ડ પ્રોગ્રામિંગ ના આગળના સૂચનમાં વિકસિત થયું છે જેમ કે આપણે આપણા અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી છે તેથી તે એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ત્યાં બે એન્ટિટી થવા દે છે બરાબર જે મુખ્યત્વે ઈન્ટરનેટ પ્રોટોકોલ દ્વારા ચલાવવામાં આવે છે તો આ પણ એક અસાધારણ ઘટના છે આ તમે જાણો છો તેથી આ બધા કમ્પોનેન્ટમાં આ બધા કમ્પોનેન્ટ છે હવે આપણે જે કહીએ છીએ તે વેબ સર્વિસના વિકાસ અથવા વેબ સર્વિસની ઉત્ક્રાંતિને સરળ બનાવે છે હવે ડિસ્ટ્રીબ્યુટેડ કમ્પ્યુટિંગ આપણે કોઈ વિગતમાં નથી જઈ રહ્યા કારણ કે આપણે ત્યાં વિગતવાર વાત કરી છે જે આપણા અગાઉના લેક્ચરમાં છે તેથી મુદ્દાઓ પૈકી એક જ્યારે પણ આપણે ડિસ્ટ્રીબ્યુટેડ કમ્પ્યુટિંગ ઇન્ટરઓપરેબિલિટી કરી રહ્યા છીએ તે મુખ્ય મુદ્દાઓમાંથી એક છે તે સિવાય અન્ય પ્રકારની વસ્તુઓ કામ કરે છે તેથી વિવિધ વિક્રેતાઓ અને પ્લેટફોર્મ વચ્ચે મર્યાદિત જેમ કે ઇન્ટરઓપરેબિલિટી અને વધુ મર્યાદિત અવકાશના કિસ્સામાં આપણે તેને વિસ્તૃત કરવાની જરૂર છે આ ક્ષેત્રમાં અન્ય એક મુખ્ય વિકાસનો અર્થ છે EDI અથવા જે લોકપ્રિય રીતે ઇલેક્ટ્રોનિક ડેટા ઇન્ટરચેન્જ નો ઉપયોગ કરે છે તેનો અર્થ એ છે કે તે મુખ્યત્વે બિઝનેસ ડેટા અથવા ફોર્મેટ છે પરંતુ ફોર્મેટ બંને પક્ષ દ્વારા માન્ય છે તેથી હું સમજું છું કે અન્ય સંસ્થા A સિસ્ટમ સમજે છે સંસ્થા B તરફથી કેવા પ્રકારના મેસેજ આવી રહ્યા છે અને પછી ગો નું એક્સચેન્જ ડેટાના એક્સચેન્જ પહેલાં કેવી રીતે એક્સચેન્જ કરવું તેથી અન્ય પક્ષ જાણે છે કે કયા પ્રકારના ડેટાની અપેક્ષા છે ત્યાં ઘણા બધા ફાયદા છે જેમ કે એક તે ઓછી ઓપરેટિંગ જો ત્યાં બહુવિધ કંપનીઓ સાથે કામ કરી રહી હોય તો તે એક પાસું છે હવે તે બધી બાબતો આને થોડાક અંશે સુવિધા આપે છે કારણ કે આપણે ચર્ચા કરી રહ્યા છીએ તે વેબ સર્વિસ છે તેથી તે ડેવલપર ના અભિગમમાં વર્તમાનના સોફ્ટવેર કમ્પોનેન્ટમાંથી એપ્લિકેશન બનાવવા માટે સક્ષમ કરીને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગના ફાયદા ફાયદાઓ લે છે તેથી તે ડેવલપરને એપ્લિકેશન વિકસાવવામાં અને લેગસી વસ્તુઓ અથવા વર્તમાનની વસ્તુમાંથી મદદ કરે છે અને મોડ્યુલર અભિગમમાં વિવિધ કમ્પોનેન્ટ વિકસાવવા માટે તેમને વિવિધ કમ્પોનેન્ટમાં મદદ કરે છે તેથી નોંધપાત્ર ઉત્પાદકતા પ્રાપ્ત કરવા માટે ડેવલપરઓ માટે ઉપલબ્ધ પ્રોગ્રામેટિક કમ્પોનેન્ટ કરું છું તેથી મારી પાસે મેં આપેલ છે અર્થ છે જ્યારે હું તેને એક્સેસ દ્વારા તેના પર જાય છે જેથી અન્ય સર્વિસને કહેવામાં આવે છે તેથી જો તમે જોશો કે જોબ ખરીદી રહ્યા છો કે કેમ વગેરે તેથી તે શું કહે છે કે જો તેને કોઈ ચોક્કસ સ્વરૂપમાં રિક્વેસ્ટ મળશે તો તે તેને સ્વીકારશે અને પછી તેને એક ચોક્કસ સ્વરૂપમાં જવાબ આપશે બરાબર તેથી તેનો અર્થ એ છે કે તે એક પ્રકારનો XML પ્રકારનો મેસેજ એક્સચેન્જ છે જે વસ્તુઓ પર જઈ રહ્યું છે તેથી આ આપણને કેટલાક વિવિધ પ્રકારનાં વિવિધ સોફ્ટવેર કમ્પોનેન્ટ અથવા વિવિધ પ્રકારની અન્ય એપ્લિકેશનનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારની મેગા કરવાની મંજૂરી આપે છે તેથી હું મિક્સ એન્ડ મેચ દ્વારા ડિસ્ટ્રીબ્યુટેડ કમ્પ્યુટિંગ ઇન્ટરઓપરેબિલિટીમાં સુધારો જે સૈદ્ધાંતિક રીતે કોઈપણ બે અથવા વધુ સોફ્ટવેર કમ્પોનેન્ટને વાતચીત કરવા સક્ષમ કરી શકે છે તેથી તે ઓપન સ્ટાન્ડર્ડ અને સગવડ કરેલ ઇન્ટરઓપરેબિલિટીનો ઉપયોગ કરે છે કારણ કે તમે XML અને એ પ્રકારની વસ્તુઓ વિશે ચર્ચા કરી રહ્યાં છો તેથી તે ડેટાની આપ લે કરવા EDI જેવી જ ક્ષમતા પ્રદાન કરે છે પરંતુ અમલમાં મૂકવું સરળ અને ઓછું ખર્ચાળ છે જેમ કે મારી પાસે ડેટા ફોર્મેટ વગેરે પર કોઈ પૂર્વવ્યાખ્યાયિત એગ્રીમેન્ટ થઈને કામ કરવા માટે કન્ફ્યુગર્ડ કરી શકાય છે જેથી સંસ્થાઓ બે ટેક્નોલોજીનો એકસાથે ઉપયોગ કરી શકે અથવા વેબ સર્વિસને અપનાવતી વખતે EDI ને તબક્કાવાર કરી શકે બરાબર તેથી www અથવા વર્લ્ડ વાઇડ વેબથી વિપરીત વિઝ્યુઅલ નથી અન્યમાં કારણ કે આપણે જાણીએ છીએ કે html એ વધુ ડેટા વિઝ્યુલાઇઝેશન છે અથવા તે વસ્તુઓ પ્રદર્શિત કરે છે બરાબર તેથી XML ઇન્ટરઓપરેબિલિટી પ્રકારના મુદ્દાઓ પર વધુ કામ કરે છે અને હું કેવી રીતે એક્સચેન્જ કરીશ અને તેથી આગળ તેથી XML ની સ્ટાઇલ અથવા ડેટા ટ્રાન્સફોર્મેશન પ્રકારની સામગ્રી છે તેથી ક્રિયાપ્રતિક્રિયા બ્રાઉઝર વગેરે હોઈ શકે છે જે વિવિધ પ્રકારના ડેસ્કટોપ ક્લાયન્ટ હોઈ શકે છે જે આપણે વસ્તુઓ સાથે સંપર્ક કરી શકીએ છીએ અથવા સામાન્ય ઈન્ટરફેસ છે બ્રાઉઝર સાથે ઇન્ટરફેસ કરવા માટે હવે જો આપણે જોઈએ તો તે વેબ સર્વિસ ત્રણ મુખ્ય કમ્પોનેન્ટની ઇન્ટરઓપરેબિલિટીને સંબોધવાનો પ્રયાસ કરે છે જેમ કે વિતરિત ઓબ્જેક્ટ મેસેજિંગમાં ઇન્ટરઓપરેબિલિટી સ્ટાન્ડર્ડનો અભાવ તેથી બે સોફ્ટવેર વચ્ચે ઇન્ટરઓપરેબિલિટી બે પક્ષો વચ્ચે ફાયરવોલ ટ્રાવર્સલ 80 પર માન્ય છે તેથી વેબ સર્વિસ હજુ પણ વસ્તુઓ પર કામ કરી શકે છે તેથી CORBA અને DCOM નોનસ્ટાન્ડર્ડ આધારિત સ્ટાન્ડર્ડનો ઉપયોગ કરો જેમ કે તેમાંથી એક XML છે જે વિવિધ લેંગ્વેજમાં લખેલા કમ્પોનેન્ટ અથવા અલગ પ્લેટફોર્મને વાતચીત કરવા માટે પરવાનગી આપે છે તેથી આ મહત્વપૂર્ણ છે તેથી અને તે ઉત્તરોત્તર રીતે અમલમાં મૂકી શકાય છે બરાબર તે દિવસે નહીં કે જે દિવસે બધું કરવાનું હોય છે અન્ય ડિપ્લોયમેન્ટ ચલાવી શકે છે તેથી જો આપણે ઓપન સ્ટાન્ડર્ડ દ્વારા તે કોમ્યુનિકેશન શું છે તે ફરીથી જોઈશું તેથી જ્યાં મારી સર્વિસ શરૂ થાય છે તે કેવી રીતે ગોઠવવામાં આવે છે હું WSDL પર કરી શકું છું અને મૂળભૂત રીતે હું UDDI નો ઉપયોગ કરીને પબ્લીશ તે UDDI દ્વારા સુવિધાયુક્ત છે તેથી અમલ કરવાની એક રીત એ છે કે આપણી પાસે આધાર તરીકે XML છે અને આપણી પાસે ત્રણ મુખ્ય ઘટક SOAP WSDL UDDI છે બરાબર તેથી આ તે વસ્તુઓ છે જે બધી W3C સુસંગત છે અને ડી ફેક્ટો XML આધારિત વસ્તુઓનો ઉપયોગ કરો આપણે ફક્ત તે જ જોશું કે વસ્તુઓ કેવી રીતે કાર્ય કરે છે તેથી ખરીદી એક ઉદાહરણ તેથી જો ખરીદીનો ઓર્ડર માં સંકલિત થાય છે અન્ય પ્રકારની સર્વિસ આપી શકે છે હવે આ સમગ્ર બાબતને જોતાં આપણે આ એકંદર આર્કિટેક્ચર છે બરાબર અથવા ત્યાં કંઈક છે જે આ કન્ઝ્યુમર અને પ્રોવાઈડર રિક્વેસ્ટર અથવા કન્ઝ્યુમર અને બ્રોકર છે અને સર્વિસ ક્યાં છે તે શોધવા માટે એકબીજા સાથે વાત કરવાની મંજૂરી આપે છે વગેરે તેથી જો આપણે આ આકૃતિ જોઈએ તો એક ખૂબ જ લોકપ્રિય આકૃતિ જે તમને વિવિધ સાહિત્યમાં ઉપલબ્ધ હશે તેથી મારી પાસે કન્ઝ્યુમરનો સર્વિસ રિક્વેસ્ટર છે જે સર્વિસ મેળવવા માંગે છે સર્વિસ પ્રોવાઈડર પાસેથી પરંતુ સર્વિસ રિક્વેસ્ટર કેવી રીતે શોધે છે કે તે સર્વિસ ક્યાં હશે તેથી ત્યાં એક રજિસ્ટ્રી અથવા બેઝ અથવા કંઈક શોધી રહ્યા છો તેથી તમે જાઓ અને વસ્તુ વગેરેમાંથી ઉપાડો તેથી તે ડિરેક્ટરી સર્વિસ અથવા રજિસ્ટ્રી સર્વિસ તરીકે કાર્ય કરે છે બરાબર તેથી અહીં તે પ્રકારની વસ્તુઓની પણ આવશ્યકતા છે જેમાં મૂળભૂત રીતે રજિસ્ટ્રી સર્વિસ હોય તેથી અહીં સર્વિસ ડિસ્ક્રીપ્શન છે સર્વિસ રિક્વેસ્ટ આ રજિસ્ટ્રી સર્વિસમાંથી તે QSDL અને UDDI નો ઉપયોગ કરીને આવશ્યક સર્વિસ શોધે છે અને પછી મૂળભૂત રીતે તે જે સર્વિસ પ્રોવાઈડર સાથે જોડાય છે તેના માટે તે એક કરતાં વધુ સર્વિસ પ્રોવાઈડર શોધી શકે છે અને તેથી અને તેથી આગળ એક સર્વિસ પ્રોવાઈડર જ્યારે નવી સર્વિસ શરૂ કરવામાં આવે ત્યારે સર્વિસ અપડેટ કરવામાં આવે ત્યારે તે મૂળભૂત રીતે તે સર્વિસને રજિસ્ટ્રીમાં પબ્લીશ કરે છે જેથી સંભવિત ખરીદનાર અથવા સંભવિત કન્ઝ્યુમર કન્ઝ્યુમર રિક્વેસ્ટર શોધી શકે છે કે આ પ્રકારની સર્વિસ ક્યાં છે તેથી તમે શોધી શકો છો કે આ એક ત્રિકોણ છે જ્યાં વિવિધ કમ્પોનેન્ટ કામ કરે છે અને જો આ પ્રકારની વસ્તુઓના આધારે કંઈપણ વિકસાવવામાં આવ્યું હોય તો આપણે શું કહીએ છીએ કે તે સર્વિસ સંચાલિત અથવા સર્વિસ ઓરિએન્ટેડ આર્કિટેક્ચર છે તેથી જો આપણે તે વેબ સર્વિસ મોડેલ જોઈએ કે સર્વિસ આર્કિટેક્ચરની ભૂમિકા આ સર્વિસ પ્રોવાઈડર સર્વિસના માલિક પ્લેટફોર્મ કે જે વસ્તુઓનો એક્સેસ હોસ્ટ કરે છે સર્વિસ રિક્વેસ્ટર વ્યવસાય કે જેની જરૂર હોય છે અથવા કન્ઝ્યુમર જે વપરાશ કરવા માંગે છે અને સર્વિસ રજિસ્ટ્રી શોધી શકાય તેવી સર્વિસ ડિસ્ક્રીપ્શનની રજિસ્ટ્રી જ્યાં સર્વિસ પ્રોવાઈડર તેમનું સર્વિસ ડિસ્ક્રીપ્શન પબ્લીશ કરે છે તેથી સર્વિસ વેબ સર્વિસ આર્કિટેક્ચરમાં ત્રણ મુખ્ય કામગીરી છે એક છે સર્વિસ પ્રોવાઈડરની વસ્તુઓ પબ્લીશ કરવા કન્ઝ્યુમરને શોધવા માટે કન્ઝ્યુમર વસ્તુઓને શોધે છે તે વસ્તુઓને શોધે છે અને એકવાર શોધ્યા પછી તેને બાઈન્ડ કરે છે પ્રોવાઈડર સાથે સર્વિસ કન્ઝ્યુમર બાઈન્ડ થાય છે અને ત્યાં એક લોકપ્રિય કમ્પોનન્ટ છે અન્ય પણ છે જે એક છે જે કમ્પોનન્ટ છે તે XML એક્સ્ટેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ કરવા અને સ્થાન શોધવા માટેનું મિકેનિઝમ પ્રદાન કરે છે

તેથી આપણે બીજી રીતે જોઈ શકીએ છીએ કારણ કે આપણે જોયું છે કે ક્લાયન્ટ સર્વિસ શોધવા માટે રજિસ્ટ્રીની ક્વેરી માટે જાય છે રજિસ્ટ્રી એ WSDL ડોક્યુમેન્ટનો સંદર્ભ આપે છે જ્યાં ડિસ્ક્રીપ્શન છે ક્લાયન્ટ WSDL એક્સેસ કરે છે ડોક્યુમેન્ટ વેબ સર્વિસ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરવા માટે ડેટા પ્રદાન કરે છે અને ક્લાયન્ટ પ્રોવાઈડરને SOAP મેસેજ રિક્વેસ્ટ પર SOAP મેસેજ મોકલે છે અને સર્વિસ રિસ્પોન્સમાંથી SOAP મેસેજમાંથી પરત કરે છે તેથી તે કોઈ વ્યક્તિ છે જે વસ્તુઓને બાઈન્ડ કરે છે અને આ વિવિધ કમ્પોનેન્ટ છે જે આ રેખાંકિત બાબત એ છે કે તે ઇન્ટરનેટવર્કિંગ અથવા આપણા સ્ટાન્ડર્ડઇઝ્ડ નેટવર્ક પ્રોટોકોલ TCP IP અથવા OSI પર કામ કરે છે તેથી UDDIના ડિસ્ક્રીપ્શનને મેસેજ મોકલતા SOAP પર આ બેકબોન અને એ પ્રકારની વસ્તુઓ છે તેથી અન્ય પ્રકારના પાસાઓ માટે અને ત્યાં અન્ય ત્રણ કમ્પોનેન્ટ છે તે જાય છે અને એકમાં સર્વિસની ગુણવત્તા છે કે સર્વિસ કેવા પ્રકારની છે તેઓ QS મેનેજમેન્ટ મુદ્દાઓ આપે છે કે આપણે આખી વસ્તુનું સંચાલન કેવી રીતે કરી શકીએ અને પછી સુરક્ષા કરવા જેવા પાસાઓ તેથી વસ્તુઓ કેવી રીતે કરવી તે સુરક્ષા ભંગ છે કે કેમ સુરક્ષા નીતિઓ શું હશે કોના પર વિશ્વાસ કરવો અને તે તમામ કમ્પોનેન્ટ હશે XML હું વિગતોમાં કામ કરતો નથી તે સામાન્યકૃત માર્કઅપ લેંગ્વેજની એક સ્ટાન્ડર્ડઇઝ્ડ સામાન્યીકૃત પદ્ધતિ છે જેમાંથી વિકસિત થાય છે તે એક્સ્ટેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ છે જેનો ઉપયોગ મુખ્યત્વે ડેટાનું વર્ણન કરવા માટે થાય છે અને તે પ્રેઝન્ટેશન સ્કીમા ડેફિનિશન જેથી શું આપણે સ્કીમાને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ તેથી XML ટેગ ને સક્ષમ કરે છે તેથી આ સામાન્ય રીતે એક XML વસ્તુ છે જેમ કે તે વર્ણવે છે તેથી માફ કરશો તે એક html વસ્તુ છે જે મૂળભૂત રીતે બતાવે છે કે કોઈ ચોક્કસ વ્યક્તિનું સરનામું અથવા વ્યક્તિગત ઇમેઇલ સરનામું કેવી રીતે છે વગેરે જ્હોન નામની વ્યક્તિનો સંપર્ક વ્યાખ્યાયિત કરે છે અને જો આપણે આ HTML નો ઉપયોગ સ્ટાન્ડર્ડઇઝ્ડ કોઈપણ બ્રાઉઝરમાં કરીએ તો તે આના જેવું દેખાશે જો કે જો હું XML જેવી જ વસ્તુ જોવા માંગું છું તેથી તમે જુઓ છો કે આ એક વધુ ડેટા ડિસ્ક્રીપ્શન છે બરાબર તેથી તે એક નામ છે તે સરનામું છે આ દેશનો ફોન છે ઈમેલ અને આ પ્રકારની વસ્તુઓ છે બરાબર તેથી આ એક XML પ્રકારની વસ્તુઓ છે આ કોઈ પ્રેઝન્ટેશન નથી તેથી પ્રતિનિધિત્વ માટે આપણે કંઈક કરવાની જરૂર છે તેથી જેમ આપણે ત્રણ મુખ્ય કમ્પોનેન્ટની ચર્ચા કરી રહ્યા હતા તેમાંથી એક SOAP છે તે એક વધુ મેસેજિંગ પ્રોટોકોલ છે જેમ કે ઇન્ટરનેટ પર મેસેજ મોકલવા માટે સરળ ઓબ્જેક્ટ એક્સેસ પ્રોટોકોલ ફોર્મેટ તે XML આધારિત છે W3C સુસંગત અને સ્ટેટલેસ આપણે જે કહીએ છીએ તે ટ્રાન્સપોર્ટ પ્રોટોકોલ તરીકે મુખ્યત્વે http નો ઉપયોગ કરે છે આ ટ્રાન્સપોર્ટ પ્રોટોકોલ આપણા TCPIP ટ્રાન્સપોર્ટ પ્રોટોકોલ સાથે મિશ્રિત ન હોવો જોઈએ આ વેબ સર્વિસનું પરિવહન કરે છે તેથી અહીં http કેરિયર પ્રોટોકોલને એક્સેસ કરે છે તેથી ત્યાં અલગ અલગ બિલ્ડીંગ બ્લોક છે હું વસ્તુઓની ઝીણી ઝીણી બાબતોમાં નથી જઈ રહ્યો SOAP બિલ્ડીંગ બ્લોક્સ કેવી રીતે છે તેથી ટ્રાન્સપોર્ટ પ્રોટોકોલ બધા એન્વેલપ દૃશ્યો છે પરંતુ બધા XML આધારિત છે તેથી મેસેજ સ્ટ્રક્ચર બની જાય છે આ કિસ્સામાં http ફરીથી હું આ ટ્રાન્સપોર્ટ પ્રોટોકોલનું પુનરાવર્તન કરું છું આપણા TCPIP અથવા OSI પ્રોટોકોલ સાથે ભેળવો નહીં SOAP રિક્વેસ્ટ એવી રીતે જાય છે કે જો તમે જુઓ કે આ આપણી http સામગ્રીમાં એક પોસ્ટ મેસેજ કિંમત મેળવવા માટે જાય છે અને સ્ટોકનું નામ ચોક્કસ હોઈ શકે છે IBM અને તેથી આગળ અને રિસ્પોન્સ ફરીથી છે ફરીથી જો તમે તે http રિસ્પોન્સ જુઓ છો અને તે ફરીથી મૂલ્ય સાથે રિસ્પોન્સ આપે છે ડેટાને એક્સચેન્જ કરવાની આ એક વધુ સ્ટ્રક્ચર્ડ માટે HTML પ્રકારની સામગ્રી હોય તે દર્શાવી શકાય તો શા માટે soap એવું છે કે ત્યાં અન્ય ટેક્નોલોજી છે જે આ પ્રકારનું એપ્લિકેશનથી એપ્લિકેશન માટે કરી શકતી નથી SOAP એ પ્લેટફોર્મ તટસ્થ પસંદગીનું સરળ XML વાયર ફોર્મેટ છે ટેક્નોલોજીના અંતિમ બિંદુ અમલીકરણ પર કોઈ પ્રતિબંધ મૂકતું નથી કે તમે તમારી લેગસી વસ્તુઓ ચલાવી શકો છો વગેરે આ એક્સ્ટેન્સિબલ તટસ્થ અને સ્વતંત્ર મુખ્ય ત્રણ લક્ષણો છે તેથી આ આપણી ડિસ્ટ્રીબ્યુટેડ એપ્લિકેશનો એકબીજા સાથે વાત કરવા અને આ પ્રકારની વસ્તુઓ માટે બરાબર યોગ્ય છે અને ત્યાં વિવિધ યુઝેજ મોડેલ છે એક RPC હોઈ શકે છે જેમ કે મેસેજ એક્સચેન્જ અથવા SOAP સ્પેસીફીકેશન કોઈપણ પ્રકારની બોડી કન્ટેન્ટને મંજૂરી આપે છે તેથી અને તેથી આગળ અને ત્યાં અન્ય સુરક્ષા પાસાઓ તરીકે આપણે નથી જઈ રહ્યા કે જ્યારે તમે સુરક્ષા વિશે વાત કરો ત્યારે આપણે આ વિશે વાત કરીશું બીજી WSDL વેબ સર્વિસ ડિસ્ક્રીપ્શન લેંગ્વેજ છે તેથી તે ફરીથી XML બેઝ W3C સુસંગત લેંગ્વેજનું વર્ણન કરવાની મંજૂરી આપે છે તેથી તેનું સ્ટ્રક્ચર અલગ છે કે પોર્ટ પ્રકાર શું હશે જ્યાં કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય કે ચોક્કસ સર્વિસ ક્યાં સક્ષમ હશે અને વેબ વસ્તુઓ હશે મેસેજના પ્રકારો અને તેથી આગળ સર્વિસ પ્રોવાઈડર અને કન્ઝ્યુમર વચ્ચે આ બાઈન્ડીંગ પ્રોસેસ કેવી રીતે ચાલશે તેથી તે WSDL મેસેજનો નમૂનો છે તે એક બાઈન્ડીંગ છે કે તે WSDL સાથેનો SOAP મેસેજ છે SOAP મેસેજ આ વસ્તુઓ સાથે બાઈન્ડ થયેલ છે તેનો અર્થ એ છે કે SOAP મેસેજના મેસેજિંગ પરનું ડિસ્ક્રીપ્શન કે તે વસ્તુઓ પર કેવી રીતે ડેટા ટ્રાન્સફર વચ્ચે અથવા રિક્વેસ્ટરથી રજિસ્ટ્રી અને કન્ઝ્યુમર સુધીની કોઈપણ વસ્તુ વચ્ચે બાઈન્ડ થયેલ છે અને તેથી વધુ આખરે આપણી પાસે UDDI યુનિવર્સલ ડિસ્ક્રીપ્શન ડિસ્કવરી અને ઈન્ટિગ્રેશન છે તે એક રજિસ્ટ્રી સર્વિસ છે બરાબર તેથી XML આધારિત રજિસ્ટ્રીને વ્યાખ્યાયિત કરવા માટે એક ફ્રેમ વર્ક માહિતી ત્યાં છે આ કન્ઝ્યુમર અથવા રિક્વેસ્ટર તે ચોક્કસ બેઝ ક્યાંથી શોધે છે અને તે ચોક્કસ પ્રોવાઈડર સાથે કેવી રીતે બાઈન્ડ કરે છે અને તેથી વધુ તેથી તે સર્વિસ પ્રોવાઈડર રજિસ્ટ્રી અને રિક્વેસ્ટર છે જો તમને પહેલાની સ્લાઇડ્સ અલગ છે તેથી સર્વિસ પ્રોવાઈડર જે રજિસ્ટ્રી તેને પબ્લીશ કરે છે રિક્વેસ્ટર તેને શોધે છે અને વસ્તુઓ સાથે બાઈન્ડ થાય છે તેથી તે સમગ્ર વસ્તુઓને એકસાથે કામ કરવા માટે અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેથી જો તમે સમાન વસ્તુ કરો છો તો તે મૂળભૂત રીતે કન્ઝ્યુમર સર્ચ બીજી વસ્તુ પબ્લીશ કરે છે અને પ્રોવાઈડર સાથે બાઈન્ડ રહે છે કોઈ પણ રજિસ્ટ્રી સર્વિસ ડેટાને ચોક્કસ ફોર્મેટમાં રાખવાના ઘણા ફાયદાઓ આપે છે તેથી ત્યાં તે સર્ચ થઈ શકે છે જે હાલના લાખો ઓનલાઈનમાંથી યોગ્ય વ્યવસાય શોધવાનું શક્ય બનાવે છે તેથી તમે પસંદગીના વ્યવસાય સાથે કનેક્ટિવિટી કેવી રીતે સક્ષમ કરવી તે શોધી શકો છો અને તેથી વધુ આપણે આ સુરક્ષા કેવી રીતે કામ કરશે તે વસ્તુઓની વિગતમાં જઈશું નહીં તેથી સુરક્ષામાં soap નું બીજું મહત્વનું પાસું બની જાય છે વેબ સર્વિસનું એક પાસું તે વર્ટિકલ લાઇન અને QoS જેવી અન્ય વસ્તુઓ પણ કામ કરે છે તેથી આ વિશિષ્ટ લેક્ચરમાં આપણે જે જોવાનો પ્રયાસ કર્યો છે તે એ છે કે આ વેબ સર્વિસ અને સર્વિસ ઓરિએન્ટેડ આર્કિટેક્ચર આ ક્લાઉડને સેટ અને બાઈન્ડ પબ્લીશ ફાઈન્ડ અને બાઈન્ડ કરો જ્યારે પણ આપણી પાસે ક્લાઉડ સર્વિસ હોય ત્યારે આ વસ્તુઓ માટે પણ સાચું છે તેથી મારે મૂળભૂત રીતે જોવાની જરૂર છે સર્વિસ પ્રોવાઈડર અને કન્ઝ્યુમર કોણ છે મને તે જાણવાની જરૂર છે કે સર્વિસ ક્યાંથી શરૂ થાય છે અને આ પ્રકારની વસ્તુઓ બરાબર તેથી આ ક્લાઉડ સર્વિસને સાકાર કરવા માટે આ એક યોગ્ય રીતે વિસ્તૃત છે તેથી તે ભજવે છે વેબ સર્વિસ અને સર્વિસ ઓરિએન્ટેડ આર્કિટેક્ચરના આ વિકાસે આ ક્લાઉડ કમ્પ્યુટિંગને એક સધ્ધર વસ્તુઓ તરીકે લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે તેથી આપણે આજે અહીં રોકાઈશું અને આપણે ક્લાઉડ કમ્પ્યુટિંગના અન્ય પાસાઓ સાથે આપણા ભાવિ લેક્ચરમાં ચાલુ રાખીશું